પ્રયોગ પેસીવ અને એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર હવે ફરીથી આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે અને આ મોડ્યુલમાં આપણે છેલ્લા મોડ્યુલમાં જોયેલા પ્રયોગો કરીશું જે બેન્ડ પાસ ફિલ્ટર વિશેનો સિદ્ધાંત વિષયક ભાગ છે તેથી અમે જોયું છે કે કેવી રીતે બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકાય છે તથા આપણે પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ અને આપણે એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ ખરું તેથી આપણો વિચાર શ્રેણી જોડાણ કરવાનો અથવા હાઇ પાસ ફિલ્ટરને લો પાસ ફિલ્ટર સાથે જોડવાનો છે હવે આપણે પ્રયોગો કરીએ અને ખરેખર જોઈએ કે શું થાય છે ખરું ને તેથી તે કરવા માટે આકૃતિ 15 હાઇ પાસ ફિલ્ટર અને લો પાસ ફિલ્ટર સાથે આપેલી છે મૂલ્યો C1 R1 R2 C2 આપવામાં આવ્યા છે બરાબર ને હવે અહિ તમે સર્કિટને જોડો અમારો હેતુ પેસીવ બેન્ડ પાસ ફિલ્ટરની કામગીરીનો અભ્યાસ કરવાનો છે કારણ કે ત્યાં કોઈ એકટીવ ઘટક નથી આકૃતિ 15 માં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડી દો Vin તરીકે સીધા 50 હર્ટ્ઝ પર 5 વોલ્ટની પીક ટુ પીક પર સાઇન વેવ લાગુ કરો 20 હર્ટ્ઝના ગાળાઓ લઇને વિવિધ ફ્રીક્વન્સી માટે આઉટપુટ Vout નું અવલોકન કરો તેની ટોચથી પીક આઉટપુટ વોલ્ટેજ નોંધો આઉટપુટના આકાર અને એમ્પ્લીટ્યુડ પર 159 હાઇ પાસ ફિલ્ટરની કટ ઓફ ફ્રીક્વન્સી અને 1 5 કિલો હર્ટ્ઝ લો પાસ ફિલ્ટરની કટ ઓફ ફ્રીક્વન્સી પર જરુરી કોમેંટ્સ કરો તેથી અહીં અમે 1 5 કિલો હર્ટ્ઝની કટ ઓફ ફ્રીક્વન્સી સાથે લો પાસ ફિલ્ટર અને હાઇ પાસ ફિલ્ટર 159 હર્ટ્ઝની કટ ઓફ ફ્રીક્વન્સી મુજબ ડિઝાઇન કરેલ છે તમારી પાસે લો પાસ અને હાઇ પાસ માટે કટ ઓફ ફ્રીક્વન્સી છે અને હવે આપણે આ ચોક્કસ કિસ્સામાં આઉટપુટ પર શું જોઈએ છીએ તે જોઈએ જે પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર છે તેથી હું સીતારામને ફોન કરવા માંગુ છું કે બ્રેડબોર્ડ પર સર્કિટ બતાવવામાં આપણી મદદ કરે અને પછી આપણે જોશું કે સર્કિટ કેવી દેખાય છે તેથી તમે પેસીવ હાઇ પાસ ફિલ્ટર અને લો પાસ ફિલ્ટર એક સાથે જોડાયેલા જોઈ શકો છો હવે આપણે ફ્રીક્વન્સી જનરેટર દ્વારા સિગ્નલ લાગુ કરી રહ્યા છીએ જે 49 હર્ટ્ઝની આસપાસ સેટ કર્યું છે અને હાઇ પાસ ફિલ્ટરના ઇનપુટ માટે એમ્પ્લિટ્યુડ 5 વોલ્ટની પીક ટુ પીક છે અને આઉટપુટ લો પાસ ફિલ્ટરમાંથી છે તેથી બેન્ડ પાસ ફિલ્ટરનું ઇનપુટ હાઇ પાસ ફિલ્ટરનું ઇનપુટ છે અને બેન્ડ પાસ ફિલ્ટરનું આઉટપુટ લો પાસ ફિલ્ટરમાંથી આઉટપુટ છે તેથી 5 12 વોલ્ટ લાગુ કરતી વખતે તે સમાન સિગ્નલને પસાર થવા દેતી નથી અને તે આ ચોક્કસ ફ્રીક્વન્સીને રોકી રહી છે હવે તમે ચોક્કસ સમયે લોડિંગ અસર જેવી ખૂબ જ મહત્વપૂર્ણ અસરનું નિરીક્ષણ કરશો હું તમને એ સમયે કહીશ 99 હર્ટ્ઝની ફ્રીક્વન્સી માટે ફ્રીક્વન્સી બરાબર છે પરંતુ એમ્પ્લિટ્યુડ નથી તેનો અર્થ એ છે કે તે આ ચોક્કસ ફિલ્ટર પાસમાંથી ફ્રીક્વન્સી પસાર થવા દેતી નથી હવે ફ્રીક્વન્સી વધારીએ પીક ટુ પીક વોલ્ટેજ પણ વધી રહ્યું છે આ ખાસ હાઇ પાસ ફિલ્ટરની કિંમતમાં વધુ વધારો 159 હર્ટ્ઝની નજીક તમે તમારા આઉટપુટમાં અચાનક વધારો જોશો હવે તમે જુઓ આ મહત્તમ ફ્રીક્વન્સી 159 2 હર્ટ્ઝ છે જેને પસાર કરવાની મંજૂરી છે પરંતુ આપણે આઉટપુટ પર વોલ્ટેજ જોઈ શકતા નથી જે 2 4 વોલ્ટ છે આ લોડિંગ અસરને કારણે છે જેને આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર નો ઉપયોગ કરીએ તો દૂર કરી શકીએ છીએ આ એક્ટીવ ફિલ્ટર છે આ જ કારણ છે કે મોટાભાગના કિસ્સાઓમાં ફ્રીક્વન્સી વધારવાની લોડિંગ અસરને કારણે લોકો પેસીવ ફિલ્ટરનો ઉપયોગ કરતા નથી આપણે 1 5 કિલો હર્ટ્ઝ અને 1 5 કિલો હર્ટ્ઝથી ઉપરની ફ્રીક્વન્સી પસાર કરી શકીએ છીએ વોલ્ટેજ નોંધપાત્ર રીતે ઘટી રહ્યું છે તે તમે જોઇ શકો છો તેથી જો તમે 1 5 કિલો હર્ટ્ઝથી ઉપરની ફ્રીક્વન્સી વધારવાનું ચાલુ રાખો જે તમે લો પાસ ફિલ્ટર માટે સેટ કર્યું છે તો તે હાઇ ફ્રીક્વન્સીને રોક્વાનું શરૂ કરશે તે ફ્રીક્વન્સીના ચોક્કસ બેન્ડને જ પસાર કરશે તમે લોડિંગને કારણે આઉટપુટમાં તે નોંધપાત્ર તફાવત જોઈ શકતા નથી લોડિંગની અસરને કારણે કયો બેન્ડ પસાર થઈ રહ્યો છે અને કયો બેન્ડ પસાર થતો નથી તે આપણે સમજી શકતા નથી આઉટપુટ સિગ્નલ ના આકાર પર શું ટિપ્પણી છે આઉટપુટ સિગ્નલ વોલ્ટેજ સાથે ઇનપુટ સિગ્નલને અનુસરે છે જે ઇનપુટ સિગ્નલ કરતા નાનું છે ફ્રીક્વન્સીના કયા બેન્ડને પસાર થવાની મંજૂરી છે લોડિંગની અસરને કારણે ફ્રીક્વન્સીના કયા બેન્ડને પસાર થવા દેવામાં આવતો નથી તે દર્શાવવું મુશ્કેલ છે જ્યારે આપણે પ્રયોગમાં બેન્ડ પાસ ફિલ્ટરનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે આ આપણી કોમેંટસ છે તો આપણો પ્રયોગ બેન્ડ પાસ ફિલ્ટર પર છે ખરું હવે પેસીવ બેન્ડ પાસને બદલે જો હું એક્ટીવ બેન્ડ પાસ ફિલ્ટરનો ઉપયોગ કરું તો શું થશે જો તમે અહીં ફરી સર્કિટ જોશો તો આપણી પાસે હાઇ પાસ છે આપણી પાસે લો પાસ છે આપણી પાસે R2 R1 ની મદદથી એમ્પ્લીફિકેશન છે બરાબર આ એક ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે અને એમ્પ્લીફિકેશન R2 ભાગ્યા R1 છે આપણે લોડિંગ અસર જોઈ શકીશું નહીં તેથી જો હું આ ડિઝાઇન કરવા માંગુ છું તો પહેલા આકૃતિ 16 માં દર્શાવ્યા મુજબ મારે આ સર્કિટને જોડવી પડશે તેથી હું મારી સર્કિટને આ ચોક્કસ ફોર્મેટમાં જોડીશ અને હું ફ્રીક્વન્સી જનરેટરનો ઉપયોગ કરીને ઇનપુટ પર સિગ્નલ લાગુ કરીશ આગળનું સ્ટેપ એ છે કે આ ફિલ્ટરની કટ ઓફ ફ્રીક્વન્સીઝ 159 15 હર્ટ્ઝ અને 1 59 કિલો હર્ટ્ઝ તરીકે ગણવામાં આવે છે એકવાર આપણે fL અને fHની કટ ઓફ ફ્રીક્વન્સી જાણીએ છીએ આપણે V1 પર 50 હર્ટ્ઝ અને 5 વોલ્ટ વાળું સાઇન વેવ લાગુ કરીશું આપણે 20 હર્ટ્ઝના ગાળાઓ સાથે ફ્રીક્વન્સી વધારવાનું શરૂ કરીશું તેથી ચાલો Vo પર આઉટપુટનું અવલોકન કરીએ અને તેના પીક ટુ પીક આઉટપુટ વોલ્ટેજ નોંધીએ આપણે જોઈ શકીશું કે ફ્રીક્વન્સી જે કટ ઓફ ફ્રીક્વન્સી જેટલી છે અને એમ્પ્લીટ્યુડ A એ આશરે 2 ના વર્ગમૂળ જેટલો છે જ્યારે fLની નીચે અને fHની ઉપર એમ્પ્લિટ્યુડ સપ્રેસ્ડ કરવામાં આવે છે એમ્પ્લિટ્યુડ શું છે જો મારી પાસે 5 વોલ્ટનું પીક ટુ પીક વોલ્ટેજ હોય અને નીચે અને ઉપરની કટ ઓફ ફ્રીક્વન્સી તરીકે મારા ઇનપુટ સિગ્નલનું એમ્પ્લીટ્યુડ નાનુ થઇ જશે તો હું આપું છું તેની સરખામણીમાં તે ઓછું હશે તેથી બીજો મુદ્દો એ છે કે આપણી પાસે R1 10 કિલો ઓહ્મ R2 1 કિલો ઓહ્મ છે જો હું મારા ગેઇન ની ગણતરી કરું તો તે 0 1 છે જો હું ગેઇનને વધારવા માંગુ છું તો R2 ને 100 કિલો ઓહ્મ સાથે બદલો જો હું ગેઇનને 0 1 થી 1 અથવા 10 સુધી વધારવા માંગુ છું તો હું R2 ની કિંમત બદલવાનું ચાલુ રાખી શકું છું કારણ કે ગેઇન R2 ભાગ્યા R1 છે R1 10 કિલો ઓહ્મ છે ગેઇન 0 1 છે જો હું R2 ને 10 કિલો ઓહ્મ 10 કિલો ઓહ્મ બાય 10 કિલો ઓહ્મ કરું તો મારો ગેઇન 1 છે જો હું R2 100 કિલો ઓહ્મ 100 કિલો ઓહ્મ બાય 10 કિલો ઓહ્મ મારો ગેઇન 10 બને છે તેથી તેનો અર્થ એ છે કે હું R2 ની મદદથી મારો ગેઇન બદલી શકું છું પેસીવ ફિલ્ટર્સના કિસ્સામાં આપણે ગેઇન બદલી શકતા નથી તેથી જો આ બાબત હોય તો ચાલો આપણે વાસ્તવમાં બ્રેડબોર્ડ પરની સર્કિટને ધ્યાનમાં લઇએ અને જોઈએ કે જ્યારે આપણે 5 વોલ્ટના પિક ટુ પિક સાઇન વેવ લાગુ કરીએ ત્યારે આપણા આઉટપુટ વોલ્ટેજનું શું થાય છે તેથી તેને બ્રેડબોર્ડ પર જોઈએ સીતારામ પાછા આવ્યા છે અને તે તમને બ્રેડબોર્ડ પર ફિલ્ટર બતાવશે તમે શું જુઓ છો તમારી પાસે હાઇ પાસ ફિલ્ટર છે તમારી પાસે લો પાસ ફિલ્ટર છે તમારી પાસે ઓપરેશનલ એમ્પ્લીફાયર છે હવે તમે આ ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ ઇન્વર્ટીંગ મોડમાં કરી રહ્યા છો તેથી જ R1 અને R2નો ઉપયોગ કરીને આનો ગેઇન બદલી શકાય છે હમણાં આપણે 0 1 નો ગેઇન જાળવી રાખ્યો છે અને હાઇ પાસ ફિલ્ટર પર ઇનપુટ લાગુ કરી રહ્યા છીએ પછી આપણે લો પાસ ફિલ્ટર પર આઉટપુટ જોઈશું તેથી ફરીથી આ બેન્ડ પાસ ફિલ્ટર છે પેસીવ અને એક્ટીવ વચ્ચેનો એકમાત્ર ફેરફાર એ છે કે અહીં આપણી પાસે ઓપરેશનલ એમ્પલિફાયર છે અને આપણે ગેઇન બદલી શકીએ છીએ આપણે ડીસી પાવર સપ્લાયનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ડીસી પાવર સપ્લાય દ્વારા આપણે પહેલેથી જ પ્લસ માઇનસ 15 વોલ્ટને બાયસ વોલ્ટેજ તરીકે લાગુ કરી દીધા છે તમે જોયું છે કે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપવામાં આવે છે અને એમ્પ્લિટ્યુડ 5 વોલ્ટ તરીકે આપવામાં આવે છે આ ચોક્કસ કિસ્સામાં મારું આઉટપુટ વોલ્ટેજ ઓસિલોસ્કોપ પર છે આઉટપુટ વોલ્ટેજ શું છે આપણે જોઈએ છીએ કે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ છે લો ફ્રીક્વન્સી fL 159 15 હર્ટ્ઝ હતી તેથી આ 50 હર્ટ્ઝને અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં તેથી જ પીક ટુ પીક વોલ્ટેજ 200 મિલી વોલ્ટ છે આઉટપુટ પર ઇનપુટ સિગ્નલ fLની નીચે સંપૂર્ણપણે સપ્રેસ્ડ છે તે fH ઉપર પણ સપ્રેસ્ડ થઇ જશે હવે આપણે 20 હર્ટ્ઝ 50 થી 70 હર્ટ્ઝના ગાળા રાખીને ફ્રીક્વન્સી વધારીએ તમે જોશો કે તે હજુ પણ સપ્રેસ્ડ થાય છે કારણ કે તે fL ની નીચે છે જે હાઇ પાસ ફિલ્ટરની કટ ઓફ ફ્રીક્વન્સી છે હવે આપણે 90 અને 110 હર્ટ્ઝ સુધી વધ્યા તમે હમણાં જોઈ શકો છો કે તે હજી પણ પસાર થવા દેતું નથી ચાલો આપણે આગળ વધીએ 130 હજુ પણ સમાન છે ચાલો 150 ને હજુ પણ સમાન બનાવીએ ચાલો તેને વધારીને 160 કરીએ અહિ વોલ્ટેજ વધતા નથી કારણ કે ગેઇનને 0 1 પર સેટ કર્યો છે મતલબ કે વોલ્ટેજ ગમે તે હોય 0 1 થી ગુણાકાર કરો તો આઉટપુટ ઘટશે જો હું ગેઇન વધારીશ તો તમે ફેરફાર જોશો જો હું 1 5 કિલો હર્ટ્ઝથી ઉપર જઈશ તો તમે અચાનક જોશો કે ગેઇન ઓછો થશે તેથી હું 1 5 કિલો હર્ટ્ઝથી ઉપર વધતો રહું છું તમે જોશો કે ગેઇન ઘટશે અને આઉટપુટ વોલ્ટેજ પણ અચાનક ઘટશે તમે 220 અને 210 200 જુઓ હવે ફરીથી તે સિગ્નલને સપ્રેસ કરી રહ્યું છે પરંતુ જો હું ગેઇન 1 માં બદલી શકું તો અહીં અમારી પાસે R2 બરાબર 1 કિલો ઓહ્મ છે R1 બરાબર 10 કિલો ઓહ્મ છે R2 બાય R1 એ 0 1થાય છે એટલા માટે તે જે પણ સિગ્નલ પસાર કરી રહ્યો હતો તે આ ચોક્કસ પરિબળ સાથે ગુણાકાર કરી રહ્યો હતો તેનો અર્થ એ કે 0 1 દ્વારા 5 વોલ્ટ આપણને 0 5 વોલ્ટ યોગ્ય મુલ્ય મુજબ આપશે તેથી તમે જોઈ શકો છો કે આઉટપુટ સામાન્ય રીતે 400 મિલી વોલ્ટ અથવા 300 મિલી વોલ્ટની નજીક હતું જ્યારે આપણે fL થી ઉપર હતા અને જ્યારે આપણે fL અને fH વચ્ચે હતા ત્યારે તમે જોયું હશે કે વોલ્ટેજ લગભગ 350 400 મિલી વોલ્ટ છે ખરું જો હું ફેકટર ને 1 માં બદલીશ તો તેનો અર્થ એ કે મારી પાસે 10 કિલો ઓહ્મનો R2 છે મારી પાસે 10 કિલો ઓહ્મનો R1 છે અને મારો ગેઇન 1 થશે તો આ ચોક્કસ કિસ્સામાં આપણે જોઈએ કે સર્કિટ કેવી રીતે કાર્ય કરશે આપણે 5 વોલ્ટ લાગુ કરીને સમાન પ્રયોગ કરીશું અને 50 હર્ટ્ઝથી શરૂ કરીશું અને 20 હર્ટ્ઝના ગાળા રાખીને તે પર ફ્રીક્વન્સી વધારીશું ચાલો આપણે બ્રેડબોર્ડ પર પાછા જઈએ અને આપણે અહીં રેઝિસ્ટરને જોઈએ છીએ જે તેણે કુલ મૂલ્ય 10 કિલો ઓહ્મની નજીક રાખવા માટે રાખ્યું છે તેથી તેણે બીજો રેઝિસ્ટર મેળવવો પડશે કારણ કે આપણને મૂલ્ય જોઈએ છે જે 1 છે તેથી તમારી પાસે રહેલા રેઝિસ્ટરનું મૂલ્ય 10k છે અને બીજો રેઝિસ્ટર પણ 10k છે તેથી પછી આપણી પાસે 1 છે તેથી હું જે મુદ્દો બનાવી રહ્યો હતો તે એ છે કે જો હું મારી રેઝીસ્ટંસ કિંમત બદલીશ તો હું આઉટપુટ સિગ્નલમાં ફેરફાર જોઈ શકું છું અને તમારે સમજવું પડશે કે તે આઉટપુટ એમ્પ્લીફાયરના ગેઇન પર આધારિત રહેશે તેથી હવે અહિં એક સક્રિય બેન્ડ પાસ ફિલ્ટર છે અને એક પ્રયોગ તરીકે પેસીવ બેન્ડ પાસ ફિલ્ટર જોયું છે આગામી મોડ્યુલમાં આપણે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર જોશું આપણે ફિલ્ટર્સના સિદ્ધાંતને સમજ્યા પછી આપણે લો પાસ હાઇ પાસ બેન્ડ પાસ એક્ટીવ બેન્ડ પાસ પેસીવ બેન્ડ પાસ જોયા છે આપણે આ વસ્તુમાં એક્ટીવ લો પાસ એક્ટીવ હાઇ પાસ પેસીવ હાઇ પાસ જોયા છે આગળ ફ્રીક્વન્સી પર આધારિત હશે બરાબર તમને લો પાસ હાઇ પાસ અને બેન્ડ પાસ યાદ છે હવે બાકી શું છે બેન્ડ રિજેક્ટ જેનો અર્થ છે કે એક ચોક્કસ ફ્રીક્વન્સી બાકીના બેન્ડમાંથી નકારવી પડે છે તે ચોક્કસ ફ્રીક્વન્સીને નકારવા માટે આપણને એક ફિલ્ટરની જરૂર છે જે તે ચોક્કસ ફ્રીક્વન્સીને નકારશે અને તેને બેન્ડ રિજેક્ટ ફિલ્ટર કહેવામાં આવે છે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર માટે ફરીથી આપણે જોઈશું કે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને આપણે આ બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ આ ચોક્કસ મોડ્યુલમાં તમને જે એક વસ્તુ મળી તે એ છે કે જો હું પેસીવ સર્કિટનો ઉપયોગ કરું તો લોડિંગની અસર થશે જો હું એક્ટીવ સર્કિટનો ઉપયોગ કરું તો લોડિંગ અસરમાં આવશે નહીં સાચું જો તમે કોઇ બાબત ન સમજી શકો તો મને નિસંકોચ પૂછો અને અમે તમને શક્ય તેટલી વહેલી તકે સમજાવવાનો પ્રયત્ન કરીશું તમારા પ્રશ્નનો જવાબ મેળવવા માટે હું તમને મદદ કરીશ અને એવા પણ છે જે તમને વસ્તુઓ કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવવામાં મદદ કરશે તેથી આગામી મોડ્યુલમાં આપણે જોઈશું કે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર શું છે ત્યાં સુધી તમે કાળજી લો હું તમને આગામી મોડ્યુલમાં અભ્યાસ માટે મળીશ